એન્જીનિયરિંગ મેથેમેટિક્સ 1 ના લેક્ચર્સમાં ફરી આવવાનું સ્વાગત છે અને આ 20 લેક્ચર નંબર છે તેથી આજે આપણે કંસ્ટ્રેઇન્ડ મેક્સિમાઅને મિનિમાની ચર્ચા કરીશું તેથી ખાસ કરીને આપણે લગ્રેંજની મલ્ટીયરની પદ્ધતિ વિશે વાત કરીશું જેનો ઉપયોગ આવી પ્રશ્નોઓ હલ કરવા માટે થાય છે જ્યાં આપણી પાસે ફંકશનની સાથે કેટલીક Constraint છે તો લાગરેંજ મલ્ટીપ્લાયરની પદ્ધતિ શું છે તેથી ચાલો હું ફક્ત પ્રશ્નો વિશે ચર્ચા કરું તેથી જો તમે ફંક્શનનો મક્સિમા અને મિનિમા શોધવા માંગતા હો તો ચાલો આપણે કહીએ ufxyજ્યાં આપણી પાસે કેટલીક અન્ય કંસટ્રેન છે કેxy0 તેથી અમારી પાસે કેટલાક સંબંધો છે xy પર કેટલીક શરતો આપવામાં આવી છે તેથી મૂળભૂત રીતે આ તે સમાન છે જે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે જ્યાં આપણે બાઉન્ડ્રીને ધ્યાનમાં લીધી હતી તેથી તે બાઉન્ડ્રીઝ એ ફંકશન પર અતિરિક્ત કંસટ્રેન હતી કે xy સેટિસ્ફાઇડ છે અથવા તોx0 ની બરાબર છે અથવા y 0 ની બરાબર છે અથવા ત્યાં એક રેખા હતી ત્યાં 9 x ની બરાબર છે તેથી આપેલ ફંક્શનની સાથે એક અતિરિક્ત સ્થિતિ પણ હતી તેથી ત્યાં આપણે yનું વેલ્યુ આ fxyમાં બદલી લીધું છે અને પછી ફંક્શનને એક વેરીએબલ પ્રશ્નોના ફંક્શનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું જેને આપણે આ દરેક શરતો માટે ચર્ચા કરી છે તેથી આજે આપણી પાસે લેગ્રેંજ ગુણાકારની આ પદ્ધતિ હશે જ્યાં આપણે આમાં વાયનું વેલ્યુ ફેરવવું નહીં અને પછી એક ચલનું ફંકશન મેળવવું અને એક્સ્ટ્રામા માટે આગળ વધવું આ સ્થિતિમાં આપણી પાસે કેટલીક સીધી પદ્ધતિ છે જેની બદલી કર્યા વિના આપણે ખરેખર આ બધા જ ક્રિટીકલ પોઇન્ટ મેળવી શકીએ છીએ જ્યાં ફંકશન મેક્સિમમ લઘુતમ લે છે અથવા તે એક સ aડલ પોઇન્ટ હોઈ શકે છે તેથી હું ફક્ત તે સમજાવવા દો કે લાંગરેન્જ મલ્ટીપ્લાયરની પદ્ધતિ શું છે તેથી અહીં આ સાંકળ નિયમનો ઉપયોગ કરીને તમે fxy બરાબર છે y આપણે સીધા જ dudx મેળવી શકીએ છીએ કારણ કે અહીં ફંક્શન y એ x નું એક ફંક્શન છે આપણી પાસે અહીં x અને y વચ્ચેનો સબંધ છે

તેથી આ yને અહીંથી દૂર કરીને આપણી પાસે x નું આ ફંકશન છે તેથી આ અહીં સમજાય છે પરંતુ આ સાંકળના નિયમ સાથેના નિયમ સાથે આપણે અહીંના પાર્શિયલ ડેરિવેટિવ્ઝની દ્રષ્ટિએ તે ડેરિવેટિવ્ઝ મેળવી શકીએ છીએ તેથી x ના સંદર્ભમાં f નું પાર્શિયલડેરિવેટિવ્ઝdudx અને પછી જે 1 છે તેથી વત્તા આના આધારે આ પાર્શિયલડેરિવેટિવ્ઝ અને પછી dudx તેથી આ ડાયડ્ક્સ સાથે અને એક્સ્ટ્રામાના પોઇન્ટએ કારણ કે આપણે જાણીએ છીએ કે dydx 0 હોવો જોઈએ તે 1 વેરિયેબલ પ્રશ્નો છે જ્યાં આપણે યુના આ ડેરિવેટિવ્ઝ ને x ના સંદર્ભમાં મેળવવું પડશે અને તે પોઇન્ટએ 0 હોવું જોઈએ બાઉન્ડ્રી તેથી આપણે અહીં આ સ્થાને પહોંચીએ છીએ કે આ ડેરિવેટિવ્ઝ 0 હોવું જોઈએ આનો અર્થ એ કે આ ∂f∂x∂f∂ydydx0 dudx માં 0 હોવો જોઈએ અને આ એક્સ્ટ્રામાના તબક્કે આપણી પાસે આ∂f∂x∂f∂ydydx0છે તેથી તે એક શરત છે જે એક ઇકવેશન આપણને મળી રહ્યું છે જે એક્સ્ટ્રામાના પોઇન્ટએ સંતુષ્ટ થવું જોઈએ અને પછી આ ઇકવેશન જે કંસટ્રેન છે તે xy0 તેથી જે પણ મુદ્દા એક્સ્ટ્રામાનો મુદ્દો છે તે આ સ્થિતિને સંતોષવા માટે છે કારણ કે તે પ્રશ્નોમાં આપવામાં આવે છે કે xઅને y આ સંબંધથી સંતુષ્ટ હોવા જોઈએ તેથી તે કિસ્સામાં જે પણ પોઇન્ટ આપણી પાસે એક્સ્ટ્રીમનો છે તે આ ઇકવેશન કોઈપણ પોઇન્ટએ સંતુષ્ટ થવું જોઈએ તેથી સ્વાભાવિક રીતે પણ એક્સ્ટ્રામાના તબક્કે તેથી આપણે આ ઇકવેશન માંથી આ ઇકવેશન છે જો આપણને x ના સંદર્ભમાં ડેરિવેટિવ્ઝ મળે જો આપણે આને અલગ કરીએ તેથી આપણે x અને ચેઇન રુલ પ્લસ આ ∂f∂ydydx0 0 ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ મેળવીશું તેથી અમને આ બીજું ઇકવેશન મળ્યું જે એક્સ્ટ્રીમના પોઇન્ટ પર સંતુષ્ટ છે અને હવે આપણે આ બંને dydx ડાયરેક્ચર્સ શબ્દોને એલિમિનેટ કરવાના પ્રયત્નો કરીશું અને પાર્શિયલ ડેરિવેટિવ્ઝ ની દ્રષ્ટિએ અમારી પાસે બધું હશે તેથી અહીં આપણી પાસે આ ∂ϕ∂x∂ϕ∂ydydx છે આ બીજું ઇકવેશન આ ઇકવેશન ની ડાબી બાજુ છે અને આપણે fyy ગુણાકાર કરીશું આ વિચાર એટલા માટે છે કે આ y અને આ y રદ થઈ જશે અને આપણી પાસે માઇનસ સાઇન ડાયડક્સ dydx અને આ ∂f∂y છે અને અહીં આપણી પાસે dydx અને ∂f∂y છે તેથી આ બંને રદ થઈ જશે અને અમારી પાસે આ dydx મુક્ત છે તેથી આ કિસ્સામાં જ્યારે આપણે અહીં ઉમેર્યા છે તેથી આ શરતો રદ થઈ જશે અને આપણે ખાલી માનીશું કે આ અહીં ફક્ત સરળતા માટે છે તેથી અહીં આપણે ∂f∂x∂ϕ∂x0 મળે છે તેથી આ તે ઇકવેશન છે જે અમને મળ્યું કે તે એક્સ્ટ્રામાના પોઇન્ટ પર સંતુષ્ટ થવું જોઈએ જે એક એક ઇકવેશન છે બીજું જે અહીં દેખાય છે તેથી અમારું અહીંથી સંબંધ છે કે ∂f∂y આ y λ બરાબર છે જે અહીંનો સંબંધ છે તેથી અમારો બીજો સંબંધ છે જેને સંતોષ કરવો પડશે અને આપણી પાસે આ xy0 ઇકવેશન છે તેથી આપણી પાસે આ ત્રણ ઇકવેશન છે જે ત્યાં એક્સ્ટ્રામાના પોઇન્ટએ સંતોષવા પડે છે હવે આગળ વધતા અમે વિચાર્યું છે કે અમે ચર્ચા કરી છે કે આ એક ઇકવેશન છે જેને એક્સ્ટ્રામાના તબક્કે સંતોષ માનવો પડે છે અને આપણી પાસે અહીં 3 પરિમાણો છે તેથી 1 જશે 3 અજ્ત મૂળભૂત રીતે x y એ પોઇન્ટ હશે જે આપણે શોધી રહ્યા છીએ અને આ પણ અમે રજૂ કર્યું છે તેથી ત્યાં xy અને છે આપણે ત્યાં ત્રણ મુદ્દા છે જે આપણે આ 3 ઇકવેશન હલ કરીને મેળવવાના છે અને તે મુદ્દાઓ xyની દ્રષ્ટિએ એક્સ્ટ્રામાના પોઇન્ટ હશે તેથી લેગ્રેંજ મલ્ટીપ્લાયરની પદ્ધતિ શું છે જેની અમે હમણાં જ ચર્ચા કરી છે આપણે આ ઇકવેશન કેવી રીતે સેટ કરવું તે સરળતાથી યાદ રાખવાની રીત છે એક રસ્તો જે આપણે હમણાં જ થોડુંક લાંબા ડેરિવેટિવ્ઝ કારણ સાથે જોયું છે પરંતુ હવે આપણે અહીં વધુ ચોક્કસ સ્વરૂપમાં લખીશું જે યાદ રાખવું ખૂબ જ સરળ છે અને આ ઇકવેશન સીધા કેવી રીતે મેળવી શકાય તેથી આપણને એક પ્રશ્નો છે કે આપણે આને ઘટાડવા અથવા મેક્સિમમ કરવા માગીએ છીએ આ શરત હેઠળfxy બરાબર છે કે xy આ સંબંધને સેટિસ્ફાઇડ હશે અને અમે ફક્ત ઓક્સીલરી ફંકશનમાં વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી અમે તે Fxyλfxyλϕxy વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી અમે આ ફંક્શન fxy લઇએ છીએ જે આપણે લંબાઈ અને આ કંસટ્રેનϕxyને ઘટાડવા અથવા વધુમાં વધુ કરવા માંગીએ છીએ તેથી આપણે આવા ઓક્સીલરી ફંકશનને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે હકીકતમાં આ વિચાર જ્યારે 1 2 અને તેથી ઘણી મર્યાદાઓ હોય ત્યારે માટે વિસ્તૃત કરી શકાય છે તેથી ફરીથી આપણે 1 12 2 નો પરિચય કરવો પડશે તેથી આપણે વધુ લેમ્બડાસ રજૂ કરવા પડશે તેથી અમે ફક્ત એક કંસટ્રેન હેઠળ ચર્ચા કરી રહ્યા છીએ તેથી આ ઓક્સીલરી ફંકશન છે જે આપણે નિર્ધારિત કરીએ છીએ અને પછી આપણે આ F ની નેસેસરી કન્ડિશન માટે જરૂરી શરતો શોધીએ છીએ એનો અર્થ એ કે આ Fx 0 નું ડેરિવેટિવ્ઝ Fy 0 અહીં F ની નિર્ણાયક પોઇન્ટ શોધવા માટે F 0 તેથી આ કરવાથી આપણે ચોક્કસપણે તે ઇકવેશન મેળવીશું જે આપણે મેળવ્યા છે કે એક્સ્ટ્રામાના તબક્કે આ ઇકવેશન સંતોષવા જોઈએ તેથી જ્યારે આપણે x ના સંદર્ભમાં ડેરિવેટિવ્ઝ મેળવીશું ત્યારે આપણને મળે છે જ્યારે આપણે fxλxમેળવીશું એનો અર્થ એ કે આ Fx0એfxλx0 સિવાય કંઈ નથી જે ત્યાંનું પહેલું ઇકવેશન હતું Fy0 તો અહીં ફરીથી આfyλy0 જે ત્યાં સૂચિબદ્ધ બીજું ઇકવેશન છે અને ત્રીજું F0 છે અને તે ફક્ત ϕ 0 હશે તેથી અમારી પાસે આ ત્રણ ઇકવેશન છે જે ફક્ત આ ઓક્સીલરી ફંકશનને અહીં વ્યાખ્યાયિત કરીને મેળવી શકાય છે તે કરો કે તમે અહીં આ fxy જેવું છે એક રજૂ કરો અને આપણી પાસે અહીં ફક્ત એક કંસટ્રેન છે તેથી λϕxyપરંતુ અમે આ કંસટ્રેનને ઘણી કંસટ્રેન માટે પણ વિસ્તૃત કરી શકીએ છીએ તેથી જો આપણી પાસે ઉદાહરણ તરીકે બે કંસટ્રેન 1xy બરાબર 2xy ની બરાબર છે તો આપણે ત્યાં 11xy22xy વધુ લેમ્બડા રજૂ કરીશું અને ફરીથી આપણે આ જરૂરી શરતો પર ચર્ચા કરવી પડશે તેથી ત્યાં બે s હશે તેથી બે વધુ એક ઇકવેશન અહીં 1 ના સંદર્ભમાં અથવા ત્યાં 2 ના સંદર્ભમાં આવશે તેથી બીજી કંસટ્રેન પર અહીં દેખાશે અને પછી ત્યાં કેટલીક વધુ શરતો હશે તેથી ચાલો આપણે આ એક ખૂબ જ કંસટ્રેન અને અહીંની ટિપ્પણી માટે ચર્ચા કરીએ કે લરેંજ મલ્ટીપ્લાયરની આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે સ્થિર પોઇન્ટ પ્રાપ્ત કરીશું અથવા તેના બદલે આપણે કેન્ડિડેટને એક્સ્ટ્રામા માટે બોલાવીશું આ એક્સ્ટ્રામા ના કેન્ડિડેટ હશે અમે આ પોઇન્ટના વર્તનની ગણતરી કરીશું નહીં કે પછી તે સ્થાનિક મીનીમમ સ્થાનિક મેક્સિમમનો મુદ્દો છે આપણે પ્રેક્ટિસમાં સ્ટેશનરી પોઇન્ટની નેચર નક્કી કરીશું નહીં ઘણી પ્રશ્નોઓમાં આપણે સામાન્ય રીતે મેક્સિમમ અને મીનીમમ શોધવામાં રસ ધરાવીએ છીએ તેથી આપેલ કંસટ્રેન હેઠળ ફંકશનનું વૈશ્વિક મેક્સિમમ અને ન્યૂનતમ વેલ્યુ તેથી અહીં આજે આ લેક્ચરમાં અથવા આ લાગરેંજ ગુણાકાર દ્વારા આપણે મૂળભૂત રીતે બધા કેન્ડિડેટ શોધી કાઢીએ છીએ તેથી જ્યાં પ્રશ્નો મેક્સિમમ અથવા મીનીમમ થઈ શકે છે તેના ક્રિટીકલ પોઇન્ટ કહેવાય છે તેથી આપણે આ બધા જ ક્રિટીકલ પોઇન્ટcritical points શોધીશું અને આ બધા મુદ્દાઓ પર ફંકશનની વેલ્યુ શોધીશું અને તે પછી આપણે તે ઓળખી શકીએ કે ક્યા વૈશ્વિક મેક્સિમમનો એક પોઇન્ટ છે અથવા જે વૈશ્વિક મીનીમમનો પોઇન્ટ છે તેથી સામાન્ય રીતે ક્રિટીકલ પોઇન્ટઓ માટે થોડા કેન્ડિડેટ હોય છે તેથી આપણે તે બધા પર fનું મૂલ્યાંકન કરી શકીએ અને સૌથી મોટા અને નાના વેલ્યુ પસંદ કરી શકીએ અને તેથી જો આપણે ફક્ત સંપૂર્ણ મેક્સિમમ અને મીનીમમ શોધવાની ઇચ્છા રાખીએ તો આગળ કોઈ પરીક્ષણની જરૂર નથી તેથી અમારું ઉદ્દેશ હવે ફક્ત સંપૂર્ણ મેક્સિમમ અને ન્યૂનતમ શોધવાનું છે અને તેથી અમને ગણતરી કરવા માટે કોઈ અન્ય પરીક્ષણની જરૂર નથી કે શું આ પોઇન્ટ સ્થાનિક મેક્સિમમ મીનીમમ અથવા સેડલ પોઇન્ટનો છે પરંતુ તેના બદલે અમે તે આપેલા કંસટ્રેન હેઠળ ફક્ત વૈશ્વિક મેક્સિમમ ન્યૂનતમ પ્રશ્નો શોધીશું તો ચાલો આપણે અહીં ઉદાહરણ જોઈએ તેથી અમારી પાસે અહીંના ક્ષેત્રમાં x2 y2 2x ફંક્શનની મેક્સિમમ મીનીમમ x2y2≤1 છે તેથી આ કંસટ્રેન આપવામાં આવ્યો છે કે આપણે આ કંસટ્રેન હેઠળ આ ફંક્શનની મેક્સિમમ મીનીમમ x2 y2 2x શોધવા માગીએ છીએ કે x y ફક્ત x2y21 ને સેટિસ્ફાઇડ કરે છે તેથી અમે આ વર્તુળ સહિતની બાઉન્ડ્રી સહિત આ ડિસ્ક વિશે વાત કરી રહ્યા છીએ તેથીxyz ને અહીં ફક્ત એક ડોમેનની અંદર પ્રતિબંધિત છે તેથીxy પર રીસ્ટ્રેકશન છે તેથી આ એક કંસટ્રેનની પ્રશ્નો છે અને હવે અમે બે રીતે વ્યવહાર કરીશું તેથી આ બધી પ્રશ્નોઓમાં જ્યારે આપણને આવું કારણ આપવામાં આવે છે તેથી આ બાઉન્ડ્રી અહીંની બાઉન્ડ્રી છે x2y21 તેથી અમે બે પ્રશ્નોઓમાં વિભાજીત થઈશું તેથી આપણે આ ડોમેનની અંદરx2 y2 2x અહીં પ્રશ્નોના મેક્સિમમ અથવા નિર્ણાયક પોઇન્ટ શોધીશું અને પછી બાઉન્ડ્રી પર તેનો અર્થ એ કે રીસ્ટ્રેકશન સાથે x2 y2 બરાબર 1 ની બરાબર છે અને તે પ્રશ્નો હશે જેની ચર્ચા આપણે કરીશું કે લગરેંજ મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરીને અમને મળશે જ્યારે આપણે આ ડોમેનની અંદર વાત કરીએ છીએ જેનો અર્થ છે કે આ x2y21 તેથી અમારું ડોમેન અહીં ખુલ્લું છે અને અમે અગાઉના પ્રવચનમાં પહેલાથી જ ચર્ચા કરેલા વિચારને લાગુ કરીશું કે આપણે સીધો ક્રિટીકલ મુદ્દો શોધીશું અને પછી જોશું કે જો આ ક્ષેત્રમાં કેટલાક ક્રિટીકલ પોઇન્ટ ઓ આવે છે તેથી અમે તે મુદ્દાઓ પર fના વધુ મૂલ્યાંકનમાટે લઈ જઈશું જો ક્રિટીકલ પોઇન્ટ તે ડોમેનની બહારના ડોમેનમાં ન આવે તો અમે તેમને છોડી શકીશું કારણ કે તે આપણા હિતમાં નથી તેથી આ પ્રશ્નોને બે ભાગોમાં લેવામાં આવી છે એક જટિલ પોઇન્ટ અથવા ડોમેનની અંદર સ્થાનિક એક્સ્ટ્રામા મિનિમા માટેના કેન્ડિડેટ શોધી રહ્યો છે તેથી x2y21 અને એક પ્રશ્નો એ હશે કે બાઉન્ડ્રી પર મેક્સિમા મિનિમા માટેના આ મેક્સિમા મિનિમા કેન્ડિડેટને શોધવાનું તો ચાલો પહેલા ડોમેનની અંદર જઈએ તેથી આંતરિક ભાગ માટે તેનો અર્થ x2y21 તેથી અહીં આપણે પહેલાંના લેક્ચરમાં પહેલાથી ચર્ચા કરેલી અન્ય કોઈ વિચારનો ઉપયોગ કરવાની જરૂર નથી તેથી આપણી પાસેfxyx2 y2 2x હશે તો આપણે અહીં fx મેળવીશું જે આપણને x1 આપશે તો fy0 તેથી આપણી પાસે y 0 છે તેથી તેનો અર્થ થાય છે કે y 0 ની બરાબર છે તેથી એકમાત્ર મહત્વપૂર્ણ પોઇન્ટ કે જે આપણે આ fxy0 માટે શોધી રહ્યા છીએ y 0 એ 1 અને 0 છે પરંતુ આ 1 અને 0 પોઇન્ટ આપણા આંતરિક ભાગમાં આવતા નથી અહીં ખરેખર આ બાઉન્ડ્રી પરનો મુદ્દો છે પરંતુ જ્યારે આપણે આગળની સ્લાઈડમાં બાઉન્ડ્રી ધ્યાનમાં લઈશું ત્યારે આપમેળે ધ્યાન રાખવામાં આવશે તેથી અહીં આ આંતરિક ભાગમાં કોઈ ક્રિટીકલ પોઇન્ટ નથી આ આંતરિકની બહાર છે અથવા આ કિસ્સામાં તે બાઉન્ડ્રીબાઉન્ડ્રી પર બરાબર છે આ મુદ્દો તે ડોમેનની બહાર હોઈ શકે છે જેને આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ તેથી કોઈ પણ સંજોગોમાં તમે હવે આ મુદ્દાને આ પેટા પ્રશ્નોમાં ધ્યાનમાં લેશો નહીં જ્યાં આપણી પાસે ડોમેનના આંતરિક ભાગમાં આ એક્સ્ટ્રામાની શોધમાં છે તેથી આ ચોક્કસપણે એક મુદ્દો છે કારણ કે બાઉન્ડ્રી પર પડવું પરંતુ આ આપમેળે પ્રશ્નોમાં આવશે અને ત્યારે આપણે ચર્ચા કરીશું કે જ્યારે અમે બાઉન્ડ્રી પરના ક્રિટીકલ પોઇન્ટ શોધીશું તેથી હવે પછીની પ્રશ્નો એ હશે કે હવે અમે x2y21 ની બાઉન્ડ્રી પર સ્થાનિક એક્સ્ટ્રામા શોધીશું તેથી પ્રશ્નો એ છે કે આ સ્થિતિને આધિન મેક્સિમા મિનિમાને શોધવાની છે અને તે તે પ્રશ્નો છે જે આપણે લાંગરેન્જ મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરીને હલ કરીશું કારણ કે અહીં આપણી પાસે બરાબર આ કંસટ્રેન છે જે x2y21 છે અને તે માટે આપણે ઓક્સીલરી ફંકશનને વ્યાખ્યાયિત કરવું પડશે તેથી તે આ ફંકશન પોતે x2 y2 2xλx2y2 1 હશે તેથી તમને ક્રિટીકલ પોઇન્ટ fx 0 મળશે જે 2 x 2 2 x હશે તેથી પછી આપણે તેને સરળ બનાવી શકીએ છીએ તેથી x અને 1λ એ 1 ની બરાબર છે તેથી અહીં ફરી એક વાર જોવા માટે આપણે x ના સંદર્ભમાં જે મેળવીએ છીએ તે આપણને 2 x મળ્યું અને આપણને અહીં 2 વત્તા મળી અને અહીં 2 x મળ્યા જે બરાબર છે 0 આ સેટ કરવા માંગો છો તેથી આ 2 જ્યાંથી આપણી પાસે x અને વત્તા આ x છે ત્યાંથી રદ કરવામાં આવશે તેથી x આપણે અહીં સામાન્ય લઈ શકીએ છીએ તેથી આપણી પાસે 1 λ છે અને પછી આ 1 આ બાદબા 1 બીજી બાજુ વત્તા 1 જશે તેથી આ x1λ1 છે અને પછી Fy0 તેથી આપણે હવે y ટ્રીટમેન્ટ ના સંદર્ભમાં અને x ને સતત તરીકે અલગ પાડવું પડશે તો આપણે y મેળવીશું અને λ 1 બરાબર 0 અન્ય પોઇન્ટ તેથી જ્યારે આપણે તફાવત કરીએ છીએ તેના સંદર્ભમાં આપણે બરાબર આપણી કંસટ્રેન મેળવીશું તેથી તે x2y2 ની બરાબર છે તેથી હવે આપણે આ ત્રણેય ઇકવેશન ઉકેલવા પડશે જેથી પોઈન્ટ મેળવવા માટે પોઈન્ટ મેળવવા માટે અને તે મુદ્દાઓ મેક્સિમમ અથવા મીનીમમ માટે લોકલ કેન્ડિડેટ હશે તેથી આપણી પાસે આ ત્રણ શરતો છે તેથી આ ત્રણ ઇકવેશન જે આપણે હમણાં હલ કરવા માંગીએ છીએ જે ચાલો આ મધ્ય સાથે શરૂ કરીએ તેથી આ સંતોષ થાય છે જ્યારે 1 ની બરાબર હોય અથવા આ y 0 અથવા બંને બરાબર હોય તેથી અહીં જો આપણે y 0 ની બરાબર ગણીએ તો ચાલો ધ્યાનમાં લઈએ કે y 0 ની બરાબર છે આ ઇકવેશન સંતુષ્ટ છે હવે આ y માટે આ ત્રીજા ઇકવેશન થી 0 બરાબર છે જ્યારે આપણે y સેટ કરીએ 0 ની બરાબર અહીં આપણી પાસે x2 બરાબર 1 છે તેનો અર્થ એ કે x ± 1 ની બરાબર છે આ ઇકવેશન પણ સંતુષ્ટ છે તેથી જો આપણી પાસે y 0 ની બરાબર છે અને x ± 1 ની બરાબર છે આ બંને ઇકવેશન સંતુષ્ટ છે હવે ડાબી બાજુએ આ x ધરાવતા 1 ± 1 ની બરાબર છે તેથી જો x એ x 1 છે અને આપણી પાસે 1 છે 1λ 1 બરાબર છે તેથી તે આ λ 0 હશે અને જ્યારે આપણી પાસે x બરાબર છે તેથી આ x બરાબર 1 ની બરાબર છે અને પછી જો આપણી પાસે x બરાબર 1 બરાબર તે કિસ્સામાં આપણી પાસે બાદબાકી છે અને 1 λ 1 ની બરાબર છે તેથી આ કિસ્સામાં આ 2 છે તેથી આ પહેલા ઇકવેશન થી આપણી પાસે λ0 2 મળેછે લેમ્બડા 0 ની બરાબર લેમ્બડા 2 ની બરાબર છે તેથી અહીં અમારા પોઇન્ટ શું છે આપણા પોઇન્ટ જેવા કે x બરાબર 1 y 0 ની બરાબર અને 0 ની બરાબર છે આ તે પોઇન્ટ છે જે આ ત્રણેય ઇકવેશન સેટિસ્ફાઇડ છે આપણી પાસે અહીં બીજો મુદ્દો 1 છે આપણી પાસે 0 છે અને આપણી પાસે છે ત્યાં 2 છે આ બીજો મુદ્દો છે જે આ બધા ઇકવેશન સેટિસ્ફાઇડ છે હવે અહીંથી આપણી બીજી સંભાવના છે કે આપણને 1 ની બરાબર મળે છે તેથી જો આપણે અહીંથી 1 ની બરાબર છે જ્યારે 1 ની બરાબર હોય ત્યારે આપણે આ પ્રથમ ઇકવેશન માંથી x મેળવી શકીએ છીએ જ્યારે 1 ની બરાબર હોય ત્યારે આપણે આ ઇકવેશન ને સંતોષવા માટે 12 હોવું જોઈએ તેથી આપણી પાસે x12 λ1 છે અને x 12તેથી અહીંથી આપણે y મેળવી શકીએ છીએ તેથી y21 14 તેથી અમને y±32 મળે છે તેથી અમને અહીં બીજા મુદ્દા મળ્યાં છે તેથી હવે આપણા મુદ્દા છે તેથી x12 અને પછી ચાલો આપણે 32 λ1 લઈએ આ 1 પોઇન્ટ છે જેન થી આ ત્રણેય ઇકવેશન સેટિસ્ફાઇડ છે અને પછી આપણી પાસે x12 છે 32છે અને પછી આપણી પાસે અહીં ફરીથી 1 છે આ બીજો મુદ્દો છે જે આ ત્રણેય ઇકવેશન સેટિસ્ફાઇડ છે અને આ બધી શક્યતાઓ છે આપણી પાસે વધુ કોઈ શક્યતાઓ નથી જે આ બધા ઇકવેશન સંતોષી શકે તેથી આ એક્સ્ટ્રામા માટેના કેન્ડિડેટ છે હું અહીં માત્ર x y પોઇન્ટની મુદતમાં લખી રહ્યો છું કારણ કે આપણે x y પોઇન્ટ પર ફંકશન વેલ્યુની ગણતરી કરીશું તે આપણા માટે રસપ્રદ નથી તેથી અમારી પાસે હવે કેન્ડિડેટ પાસે વત્તા અને 1 સાથે 0 છે તેથી ત્યાં પ્રથમ બે પોઇન્ટ છે અને આ બે પોઇન્ટ છે તેથી 12±32 છે તેથી આ હવે એક્સ્ટ્રામા માટેના કેન્ડિડેટ છે તેથી હવે ફંકશન વેલ્યુઝ આપણે આ ±10 અને 12±32 પરથી ગણતરી કરીશું આ હવે આપણું ફંક્શન આ છે અને આ પોઇન્ટ છે 1 0 10 અને પછી અહીં y ને32 લેવામાં આવે છે કારણ કે તે ત્યાં y2 છે તેથી ત્યાં મહત્વ નથી હોતું કે આપણે ત્યાં પ્લસ સાઇન લઈશું અથવા બાદબાકી ચિહ્ન તે સમાન જ હશે તેથી આ પોઇન્ટ પર ફંકશન વેલ્યુ તેથી જ્યારે 1 0 તેથી 1 અહીં 0 અને પછી 1 તેથી 2 1 1 થશે તેથી આ 1 0 પોઇન્ટ પર ફંકશન વેલ્યુ છે 1 અહીં આપણે 1 0 તેથી x માટે 1 તેથી આપણી પાસે ત્યાં 1 છે અને પછી આ 0 છે અને પછી અહીં આપણી પાસે 2 છે તેથી આપણી પાસે 3 છે અને આ જ સમયે જો આપણે ગણતરી કરીશું તો આપણને 32મળશે તેથી અહીં આપણે જોઈએ છીએ કે મેક્સિમમ વેલ્યુ આ પોઇન્ટએ પ્રાપ્ત થાય છે 1 0 જે ફંકશનનું વેલ્યુ આ પોઇન્ટએ 3 છે તેથી ફંકશનનું મેક્સિમમ વેલ્યુ 3 છે અને મીનીમમ વેલ્યુ અહીં આ બે પોઇન્ટ પર છે અથવા ફંકશનનું વેલ્યુ 32 છે તેથી આ પ્રશ્નોમાં ફરીથી તારણ નિકાડવા માટે કે અમે પ્રશ્નોના બધા જટિલ મુદ્દાઓની ગણતરી કરી છે અને પછી આપણે આ બધા જ ક્રિટીકલ પોઇન્ટઓ પર ફંકશન વેલ્યુનું મૂલ્યાંકન કર્યું છે અને પછી આપણે સારી રીતે પસંદ કર્યું છે આ તે મેક્સિમમ વેલ્યુ છે જે 1 0 પર પ્રાપ્ત થાય છે 32 એ ફંકશનનું ન્યુનત્તમ વેલ્યુ છે જે આ સમયે 12±32પ્રાપ્ત થાય છે પછીનો પ્રશ્નો તેથી અમે આ ફંકશનની મેક્સિમમ અને ન્યૂનતમ કિંમત fxyx2y2 અને પ્રદેશમાં 22≤20 શોધવા માગીએ છીએ તો ફરી આપણી પાસે સમાન પ્રશ્નો છે આપણી પાસે અહીં આપેલ ક્ષેત્ર છે અને આ ફંક્શનx ² પ્લસ y ² તેથી અમે સમાન ફેશનમાં બરાબર વ્યવહાર કરીશું આપણે પહેલા આંતરિક પોઇન્ટમાં એક્સ્ટ્રામા શોધીશું તેનો અર્થ એ કે જ્યારે સખત રીતે 20 કરતા ઓછા હોય તેથી આપણી પાસે આ ખુલ્લું ડોમેન કોઈ બાઉન્ડ્રી નથી અને આપણે fx0 ની ગણતરી કરીશું અને જે ફક્ત 2x 0 છે So x0 આપણે fy0 ની ગણતરી કરીશું આપણે અહીં y 0 જોશું તેથી આપણી પ્રશ્નોનો ક્રિટીકલ મુદ્દો અહીં 0 માત્ર પોઇન્ટ પર છે જે ડોમેનની અંદર આવે છે તેથી અમારી પાસે ડોમેનમાં જ આ પોઇન્ટ 00 છે તેથી અમે વિચારણા કરીશું હવે આ માટે આપણે ફંકશનનું વેલ્યુ શોધીશું અને તે પછી આપણને કહેશે કે આ ફંક્શનમાં લોકલ મિનિમમ છે કે નહીં તેની જગ્યાએ મીનીમમ છે કે ગ્લોબલ મીનીમમ છે તેથી બાઉન્ડ્રી પર લોકલ એક્સટ્રીમમ તેથી હવે અમે બાઉન્ડ્રી પોઇન્ટ્સ પર વિચાર કરીશું કે 2220 તેથી આ સમાનતા સાથે અને હવે આપણે લાંગરેન્જ મલ્ટીપ્લાયરની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે તેથી પ્રશ્નો એ છે કે આપણે આ ફંકશનને મેક્સિમમ કરવા માટે આ કંસટ્રેનને આધીન હોઈએ છીએ તેથી આપણે ત્યાં કંસટ્રેનની સામે ત્યાં મૂકીને આ ઓક્સીલરી ફંકશનને હંમેશની જેમ વ્યાખ્યાયિત કરીશું અને x y અને પાર્શિયલ રીતે વિથ રિસ્પેક્ટ ટુ fનો તફાવત કરીને તમામ ક્રિટીકલ પોઇન્ટ શોધીશું તો Fx0 ને ભેદ પાડતા ક્રિટીકલ પોઇન્ટ આપણને આ ઇકવેશન Fy0 મળશે આપણને આ ઇકવેશન મળશે અને F y z 0 ની બરાબર છે આપણે આ ઇકવેશન મેળવીશું તેથી આ ત્રણ ઇકવેશન માંથી આપણે બધા જ ક્રિટીકલ પોઇન્ટ શોધવાના છે આ ઇકવેશન થી પહેલા આપણે આ x 2 ની દ્રષ્ટિએ લખીશું બીજા ઇકવેશન માંથી આપણેy 1લખીએ છીએ આપણે અહીં બદલીશું તો આપણે શક્ય ની વેલ્યુ મેળવીશું તેથી આ રીતે આપણે આનો હલ કરીશું ચાલો આપણે અહીં પ્રથમ પ્રશ્નો જોઈએ અમારી પાસે xλx 20છે તેથી 21λ તેથી જો આપણે ત્યાં x 2 6 મેળવવા માંગતા હોય તેથી આ કિસ્સામાં x 2 6 હશે તેથી અહીં આપણી પાસે x 2 21λ છે એ જ રીતે આપણે y 1 11λ આ ઇકવેશન મળશે આ ઇકવેશન માંથી બહાર નીકળી શકીએ છીએ અને હવે ત્રીજા ઇકવેશન થી આપણે અહીં આ અને ને અવેજી કરી શકીએ છીએ અને આપણને એક એવું ઇકવેશન મળશે જેમાં સરળતાથી ઉકેલી શકાય તેથી અમારી પાસે 1λ±12 છે તેથી અહીંથી આપણે મૂળભૂત રીતે મળી એકવાર આપણી પાસે અહીં આવી જાય પછી આપણે x મેળવી શકીએ અને પછી આ પ્રથમ અને બીજા ઇકવેશન માંથી અનુરૂપ y છે તેથી અહીંથી અમને λ 12 32 મળે છે આ શક્યતાઓ છે જે આખરે આ ઇકવેશન ને સંતોષશે આ ઇકવેશન માંથી જ્યારે આ λ 12 આપણને 1 મળશે જ્યારે 32 આપણને 3 મળશે અને પહેલા ઇકવેશન થી આપણને x 2 6 મળશે તેથી આપણી પાસે આ પ્રશ્નોનો સમાધાન છે તેથી 2 1 12એ એક પોઇન્ટ છે બીજો 6 3 32 છે તેથી સ્વાભાવિક રીતે આપણે ફક્ત x y પોઇન્ટ લઈશું કારણ કે આપણે x y પોઇન્ટ પર ફંકશનની વેલ્યુ જોઈએ છીએ તેથી અમારી પાસે 3 પોઇન્ટ 1 એ આંતરિક ભાગમાં હતું જે એક 0 0 પોઇન્ટ છે અને 2 પોઇન્ટ જે આપણે અહીં મેળવીએ છીએ 2 1 અને 6 3 આ ત્રણ મુદ્દા છે જે આપણે ફંકશન વેલ્યુનું મૂલ્યાંકન કરીશું તેથી 0 0 પર ફંકશન વેલ્યુ 0 2 1 છે તે 5 છે અને 6 3 જો આપણે તે x2y2 નું મૂલ્યાંકન કરીએ તો ફંકશન હતું ફંક્શન એ fxyx2y2હતું તો અહીં તે 5 છે અને પછી અહીં 6236 945 તેથી આપણી પાસે આ ફંકશનનાં વેલ્યુ છે અને હવે આપણે અનુભવીએ છીએ કે આ ફંકશનનું ન્યુનત્તમ વેલ્યુ લે છે જે સ્વાભાવિક રીતે સાચું છે અને સીધા આપણે ફંક્શનમાંથી જ મેળવી શકીએ છીએ જ્યાં ફંક્શન x2y2 છે તેથી ન્યુનત્તમ વેલ્યુ 0 હશે કારણ કે તે 0 ની બરાબર હશે તેથી0 0પર ન્યુનત્તમ 0 હશે અને અહીં મેક્સિમમ વેલ્યુ પોઇન્ટ 6 3 પર પ્રાપ્ત થશે અને વેલ્યુ ફંક્શનની 45 છે તેથી આપણી પાસે મીનીમમ વેલ્યુ 0 છે અને આ પ્રશ્ન નું મેક્સિમમ વેલ્યુ 45 છે તારણ તેથી લાગરેંજ મલ્ટીપ્લાયરની પદ્ધતિ એ છે કે આપણે અહીં fxy ના મેક્સિમમ અથવા મીનીમમ ફંકશનને શોધવા માંગીએ છીએ વિચાર એ છે કે આ phi ની આગળ રજૂ કરીને અહીં ઓક્સીલરી ફંકશન બનાવવું અને પછી આ Fના એક્સ્ટ્રામા માટેની આવશ્યક સ્થિતિ એ Fx 0 ની સેટિંગ હશે અને પછી જે આપણને આ ઇકવેશન મળશે Fy 0 આપણને બીજું ઇકવેશન મળે છે અનેF0 આપણને xy0મળે છે તેથી આ ત્રણ ઇકવેશન માંથી આપણે x yઅને પોઇન્ટ શોધવાના છે તેથી x y ના તમામ સંભવિત વેલ્યુ અને આપણે તે જોવાનું છે કે આ ત્રણેય ઇકવેશન સેટિસ્ફાઇડ થાય છે અને તે પછી આ બધા મુદ્દા પર આપણે ફંકશન વેલ્યુ fxyની ગણતરી કરવી પડશે અને જોઈએ કે ફંક્શન તેની મેક્સિમમ અને તેની મીનીમમ ક્યાં પ્રાપ્ત કરી રહ્યું છે તેથી આ રીતે આપણે વૈશ્વિક મેક્સિમમ અને મીનીમમ ઉકેલ શોધી શકીએ છીએ પરંતુ આપણે સાવચેત રહેવું જોઈએ કે જ્યારે આપણી પાસે તે નજીકનું અને બાઉન્ડ્રી ડોમેન હોય ત્યારે પ્રશ્નો ડોમેનમાં જોવી પડશે કારણ કે કેટલાક કેન્ડિડેટ હોઈ શકે છે જ્યાં ફંકશન મેક્સિમમ અથવા મીનીમમ વેલ્યુ હોય શકે છે અને ત્યાં બાઉન્ડ્રી પરના પોઇન્ટ પર હોઈ શકે છે જ્યાં ફંકશન તેની એક્સ્ટ્રીમ લેવલ પર હશે તેથી આ રેફરન્સ છે જે આપણે આ લેક્ચર તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે ખુબ ખુબ આભાર